બરાબર તેથી ફરી એક સરળ ધારણા આપણે બનાવી શકીએ છીએ કે વાહક ખૂબ જ સારો વાહક છે ચાલો આપણે સંપૂર્ણ વિદ્યુત વાહક ધારીએ તે ધારણાને આપણે શેના તરફ દોરીશું જો તમે આ ભૂમિતિને અહીં વાહકમાં જોશો તો કરંટ ક્યાં આવેલા છે સપાટી પર બરાબર તેથી આ સપાટીના કરંટ ને સૂચવે છે બરાબર તેથી જો હું અહીં હોત તો આ મારી એક વધુ હતી અલબત્ત આ મારી અતિશયોક્તિ છે મ્યુ નૉટ એપ્સિલન અહીં કંઈ નથી હવે મારી પાસે સપાટી પર માત્ર કરંટ હશે તેથી હું આની જેમ દોરી શકું છું તેથી હું તેને Js શુદ્ધ સપાટી પરનો કરંટ Js કહી શકું છું તેથી પછી તે ઈન્ટિગ્રલ ઓછા થશે આ ત્રિ પરિમાણીય ઈન્ટિગ્રલ આ 3D ઈન્ટિગ્રલ 2D ઈન્ટિગ્રલ સપાટીનો ઈન્ટિગ્રલ ને ઘટાડશે તેથી આ કયું સ્વરૂપ બનશે તેથી હું વિદ્યુત ક્ષેત્ર Ezs − Ezin લખી શકું અને હવે આમાં હું લખી શકું છું કારણ કે તેનો કોઈ r ભાગ ડેલ્ટા ફંક્શન તરીકે શોષાઈ ગયો નથી અને તે એક શુદ્ધ સપાટી બની ગઈ છે બરાબર તો હવે આ એક 2D ઈન્ટિગ્રલ છે કોઈપણ અન્ય ધારણા જે હું કરી શકું છું જ્યારે આપણે અહીં આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પ્રતિબંધિત હોઈએ છીએ કે r એ વાહકનો હોવો જોઈએ અન્યથા આ બાઉન્ડ્રી કંડીશન યોગ્ય રહેશે નહીં તેથી આને ચકાસવા માટે હું મારા અવલોકન બિંદુને ક્યાં પસંદ કરી શકું મારો મતલબ આ પ્રશ્ન લખવાનો છે કે સારી પસંદગી શું હોઈ શકે વિદ્યાર્થી સપાટી પર સપાટી પર સપાટી પર શું સમસ્યા છે વિદ્યાર્થી 0 તેથી મારો મતલબ છે કે મારે તેને આની જેમ પસંદ કરવું જોઈએ તમારી પાસે અહીં એક પસંદગી છે તમે ડોટેડ લાઇન વાયરની અક્ષ પર મૂકી શકો છો અથવા તમે સપાટી પર જ મૂકી શકો છો વિદ્યાર્થી ડોટેડ લાઇન ડોટેડ લાઇન એ વધુ સારી પસંદગી છે કારણ કે ગ્રીન ફંક્શન ની એકલતા યોગ્ય રીતે ટાળી શકાય છે અને બાઉન્ડ્રી કંડીશન વાહકની અંદર પણ માન્ય છે કુલ ક્ષેત્ર 0 છે બરાબર તેથી આપણે કેન્દ્ર બિંદુ અક્ષ પસંદ કરીશું તેથી આ ફરીથી અતિશયોક્તિયુક્ત રેખાંકન બને છે બરાબર તેથી આ મારું નિરીક્ષણ બિંદુ છે અને R થઈ જશે અને આ શું છે તો આ મારી z અક્ષ અહીં જ છે બરાબર તો R ની મારી કિંમત શું છે જે હું લખવા જઈ રહ્યો છું તેથી R યાદ રાખો r અને r' વચ્ચેનું અંતર છે તેથી પ્રાઇમ્ડ કોઓર્ડિનેટ્સ એ છે જ્યાં કરંટ ટર્મ તેના Jsr′ છે તેથી Js અહીં ઉપર અને નીચે બધી બાજુ વહે છે તેથી તે પ્રાઇમ્ડ કોઓર્ડિનેટ છે તેથી સ્ત્રોત બિંદુ x'y'z' નું સ્થાન શું છે અવલોકન બિંદુ 00z સ્થાન શું છે આ અવલોકન બિંદુ હું ડૅશ લાઇન ની સાથે રહેવાનું પસંદ કરી રહ્યો છું બરાબર અને આ પોઈન્ટ્સ xyz છે પરંતુ હું આ સ્ત્રોત બિંદુઓને ફક્ત સપાટી પર હોવા માટે પસંદ કરી રહ્યો છું કારણ કે કરંટ એ સંપૂર્ણપણે સપાટીનો કરંટ છે તેથી x′2y′2 z′2 a2 ગ્રીન્સ ફંક્શન green's function માં મારી પાસે r અને r' વચ્ચેનું અંતર છે તેથી હું Ra2z z2 તરીકે લખી રહ્યો છું તેથી જો હું મારા અવલોકન બિંદુને ઠીક કરું તો આ ઈન્ટિગ્રલ ક્યાં જઈ રહ્યું છે તે સમગ્ર સપાટી અને 2D ઈન્ટિગ્રલ લંબાઈ પર જઈ રહ્યું છે શું હું કોઈ અન્ય સરળીકરણ ધારણા કરી શકું છું કારણ કે જો હું 2D ઈન્ટિગ્રલ ને 1D ઈન્ટિગ્રલ દ્વારા ઘટાડી શકાય છે તો તે પણ સરસ રહેશે બરાબર ફરી થી કહો વિદ્યાર્થી નળાકાર રીતે નળાકાર સપ્રમાણમાં બરાબર આ સમસ્યા નળાકાર સપ્રમાણમાં છે તેથી મારે આ તમામ Js ને અલગ ગણવાની જરૂર નથી જે હું વિચારી શકું છું અને સમકક્ષ હું યોગ્ય છું તેથી હું આ આગળ કરી શકું છું હું કહી શકું છું કે શુદ્ધ સપાટીના કરંટ ને ધ્યાનમાં લેવાને બદલે મને અહીં ફક્ત એક ફિલામેન્ટરી કરંટ ધ્યાનમાં લેવા દો તેથી હું આને એક અલગ પ્રતીકનો ઉપયોગ કરવા માટે કેટલાક કહી શકું છું હું આને કેટલાક Iz′ કહીશ અને મારા અવલોકન બિંદુને અહીં છે તેથી R નું મારું મૂલ્ય પણ બદલાતું નથી આ જ છે તેથી તે આ સમોચ્ચને અહીં I માં કંટુર ઈન્ટિગ્રલ રીતે સંકુચિત કરશે ત્યાં આ અચળો છે જે દેખાશે જેની તમે યોગ્ય કાળજી લઈ શકો છો Js સમગ્ર સપાટી પર વ્યાખ્યાયિત થયેલ છે તેથી જે ત્યાં છે તે બધું વિદ્યાર્થી સર હવે અમે આ અમલીકરણ દ્વારા મૂલ્યની ગણતરી કરી છે તેઓ ગણતરી કરે છે અમે અક્ષના કેન્દ્ર બિંદુ સાથે બાઉન્ડ્રી કંડીશન લાગુ કરી રહ્યા છીએ વિદ્યાર્થી કિંમતો શોધવી શેની કિંમત શોધવી વિદ્યાર્થી I ના હું વાહકની સપાટી પર રહેવાનું ચાલુ રાખું છું કારણ કે તે છે જ્યાં તે વાહકની સપાટીને સમર્થન આપે છે હું આ સમીકરણને અવલોકન બિંદુઓ પર લાગુ કરી રહ્યો છું જે મારી પસંદગી છે તેથી હું સપાટી પર પસંદ કરી શક્યો હોત પરંતુ તે મને ગ્રીન્સ ફંક્શન green's function માં એકલતા આપશે હું તેના બદલે નળાકારની ધરી પસંદ કરીશ કારણ કે ત્યાં મારી પાસે હંમેશા બિન શૂન્ય R હશે તે અમારી પસંદગી છે અને અમે તેને એવી રીતે પસંદ કરીએ છીએ કે અમે મહત્તમ પીડાથી બચી શકીએ હવે તો આ સમીકરણનું શું થશે તેથી આ સમીકરણ પછી બને છે Iz′ ∮Jsdϕ′ અમે ધારીએ છીએ કે તમામ કરંટ સંપૂર્ણપણે z નિર્દેશિત છે તેમાં કોઈ સ્ક્રુ ઘટક વર્ટિકલ નથી કારણ કે આ 2D ઇન્ટિગ્રલ હતું અને આ હવે 1D ઇન્ટિગ્રલ છે વિદ્યાર્થી d z પ્રાઇમ માટે d z પ્રાઇમ હજુ પણ ત્યાં છે તો હું જે કહું છું તે અહીં છે તે શુદ્ધ સપાટી છે બરાબર અને તે બધા ϕ માટે સમાન છે હવે આ સમીકરણને અહીં જોઈને તમે પણ કદાચ મારો મતલબ એવો કરી શકો કે જો મેં તમને ન કહ્યું કે રૂપરેખાંકન આના જેવું છે અને મેં તમને કહ્યું કે આના જેવી સપ્રમાણ પરિસ્થિતિ ધ્યાનમાં લો જ્યાં મારી પાસે આ છે ચાલો હું તેને ફરીથી દોરવા દઉં અહીં મારો કરંટ હતો ધારો કે મેં તેને આ રીતે કહ્યો છે જો હું એકવાર મૂકું તો તે સમાન છે મેં તેને અવલોકનની એક લીટી છે અને કરંટ ની એક લીટી છે આ અવલોકન છે અને આ સ્ત્રોત છે એકવાર હું તેને બે લીટીઓ સુધી લઈ જઈશ ઓરીજીન ક્યાં છે તેનો વાંધો નથી કે કારણ કે આની અંદર દરેક જગ્યાએ મારી પાસે R છે જે આ બે વચ્ચેનું અંતર છે તો કદાચ અને સ્ત્રોત અને અવલોકન અહીં મૂકો ઠીક છે તે અહીં એક સપ્રમાણ પરિસ્થિતિ છે ના આપણે સ્ત્રોત અને અવલોકનને એક જ લાઇન પર મૂકી રહ્યા નથી અમે હંમેશા A દ્વારા અલગ રાખ્યા છે વિદ્યાર્થી ના બરાબર તેથી આ અહીંથી અહીં જવું એ માત્ર ભૌતિકશાસ્ત્ર નથી પરંતુ ગણિત ગાણિતિક રીતે તેના સમકક્ષ છે ભૌતિક રીતે તમે હજી પણ તેના વિશે આના જેવું વિચારી શકો છો અને તે તમારું છે મારે શું કહેવું જોઈએ કે તે તમારું છે મારો મતલબ એ ઈન્ટિગ્રલ સમીકરણ છે કે આપણી પાસે છે પરિણામ સ્વરૂપે જે મળ્યું તે અહીં અંતિમ સ્વરૂપ છે તે ફક્ત આ ઈન્ટિગ્રલ તત્વોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે બરાબર મારો મતલબ એ કોઈ મોટી વાત નથી આપણે હમણાં આગળ જઈને બંધ સ્વરૂપમાં તેની ગણતરી કરવાના નથી પરંતુ તે માત્ર એક સરળીકરણ છે z' ઓરીજીન ની સાથે જાય છે હા z અક્ષની સાથે જ તે બધુ જ છે અને અવલોકન બિંદુ હવે અહીંથી દૂર છે તદ્દન સપ્રમાણ પરિસ્થિતિઓમાં કોઈપણ રીતે આ સમીકરણ જે તમે મેળવો છો તેને પોકલિંગ્ટનનું Pocklington's ઈન્ટિગ્રલ સમીકરણ કહેવામાં આવે છે તેથી તેનું નામ તે વ્યક્તિના નામ પરથી રાખવામાં આવ્યું છે જેણે આ આપ્યુ છે તેથી હવે તમે પ્રશંસા કરી શકો છો કે શું થશે જો તમે આ જાણો છો મેં ખૂબ જ પાતળા વાહકની ધારણા ન કરી તો મને 1D ઇન્ટિગ્રલ નહીં મળે મારે તેને ϕ કોઓર્ડિનેટ પર પણ ઉકેલવું પડશે તેથી તે એક છે દ્વિ પરિમાણ ઈન્ટિગ્રલ પછી જો હું આગળ ધારું કે તે સંપૂર્ણ વાહક નથી તો પછી હું એ અંદાજો લગાવી શકતો નથી કે કરંટ સપાટી પર છે પરંતુ ત્યાં જ વોલ્યુમ માં રહે છે તેથી પછી મારી પાસે સંપૂર્ણ 3D વોલ્યુમ ઇન્ટિગ્રલ છે જે બરાબર ઉકેલવા માટે એકદમ સામેલ છે તેથી તેથી જ અમે છીએ હું તમને સૌથી સરળ ઈન્ટિગ્રલ સમીકરણ તરફ લઈ જઈ રહ્યો છું જે આપણે અહીં હલ કરી શકીએ છીએ બરાબર છે હવે આ સમીકરણ અહીં આપણે તેને ફરી એકવાર લખીશું L2 ∫ Iz′Kz z′dz′ Ez i −L2 આ સમગ્ર સમીકરણ અહીં હું તેને કર્નલ અમુક કેપિટલ K કહીશ તેથી આ અહીં ટૂંકા સ્વરૂપમાં બની ગયું છે તેથી આ એક ઈન્ટિગ્રલ સમીકરણ છે જે અવિભાજ્ય સમીકરણો પરના મોડ્યુલ માં જો ના હોય તો આપણે આને કેવી રીતે હલ કરવું તે જોયું છે તેથી MoM નો ઉપયોગ કરીને તેને ઉકેલવા માટેનું પ્રથમ સ્ટેપ શું હશે હલનચલનની પદ્ધતિનો હેતુ આ કિસ્સામાં J અથવા I શોધવાનો છે તેથી સ્ટેપ 1 હશે વિદ્યાર્થી ડિસ્ક્રિટાઇઝ બરાબર ડિસ્ક્રિટાઇઝ તેથી આ મારો કરંટ છે L2 થી L2 સુધી તેને આ N રીતે બાજુએ કાપો તેથી હું કહી શકું છું કે Iz′ ∑ InF nz′ હું કહી શકું છું કે તેમાં અમુક n1 અચળ મૂલ્ય In છે અને અમુક પ્રકારના પલ્સ બેસિસ છે તો આ પલ્સ છે બરાબર તો હું શું કરી રહ્યો છું તે પલ્સ આધારે બરાબર કરી રહ્યો છું અને પછી આપણે શું કરીએ આગળનું સ્ટેપ આ ફક્ત તમારા માટે પુનરાવર્તન માનવામાં આવે છે સ્ટેપ 2 દ્વારા પરીક્ષણ કરવામાં આવશે વિદ્યાર્થી પરીક્ષણ ડેલ્ટા ફંક્શન દ્વારા પરીક્ષણ તેથી તે ગાણિતિક રીતે શું છે હું ગાણિતિક રીતે કેવી રીતે કરી શકું વિદ્યાર્થી એમ્લોય્ડ બરાબર તેથી z કાર્યોની ડાબી અને જમણી બાજુ બંને તેથી મારે δz − zm લેવું પડશે અને સંકલન કરવું પડશે જેના પર કો ઓર્ડિનેટ્સ dz બરાબર તેથી તે છે અથવા તે તમારો પલ્સ આધાર છે અને ડેલ્ટા પરીક્ષણ બરાબર છે બધા m માટે પુનરાવર્તન કરો જે મને સમીકરણોની n ક્રોસ n સિસ્ટમ આપે છે તેથી તે મારું સ્ટેપ 3 ઉકેલ છે અથવા ઠીક છે તેથી તમે જુઓ છો કે આ ભાગ ખરેખર સરળ હતો કારણ કે તમે અહીં આ ઈન્ટિગ્રલ સમીકરણોનો પહેલેથી જ અભ્યાસ કર્યો છે હવે તમે બહેતર પ્રકારનાં બેઝિસ ફંક્શન્સ બરાબર કરી શક્યા હોત તમે બેઝિક ફંક્શન્સ માટે કરી શક્યા હોત તમે ત્રિકોણાકાર બેઝિસ ફંક્શન્સ કરી શક્યા હોત તમે સંપૂર્ણ ડોમેન બેઝિસ ફંક્શન્સ કરી શક્યા હોત ઉદાહરણ તરીકે ફોરિયર સિરીઝ વિદ્યાર્થી ફોરિયર સિરીઝ એન્ટેનાની સમસ્યાઓ માટે તમે ફોરિયર સિરિઝ બેઝિસ ફંક્શન્સ કરી શક્યા હોત તો ફોરિયર સિરીઝ તમને વધુ ઝડપથી વધુ સારી રીતે કન્વર્જન્સ આપી શકે છે કારણ કે સામાન્ય રીતે તરંગો સાઇનસૉઇડલ ફંક્શન્સ જેવા દેખાય છે કારણ કે તે ટ્રાન્સમિશન લાઇન ની પાછળની બાજુથી આવે છે તેથી તેઓ પહેલેથી જ સાઈન્યુસૉઈડ્લ છે એન્ટેના વિકૃત થોડી છે પરંતુ વિચલન વધુ ન હોઈ શકે તેથી તમે ફોરિયર સિરીઝ વગેરે સાથે ઝડપી કન્વર્જન્સ મેળવો છો અને પરીક્ષણ માટે તેનું પરીક્ષણ કરવા માટે તમે ડેલ્ટા પરીક્ષણ કરી શકો છો અથવા તમે ગેલેર્કિન્સ પદ્ધતિ કરી શકો છો જ્યાં તમે સમાન કાર્યનો ઉપયોગ કરો છો તેથી ક્ષેત્ર એવું છે સામાન્ય રીતે MoM તમને કહેતું નથી કે કયું કરવું તેથી જો તમે જોશો કે તમે પેપર અથવા પાઠ્યપુસ્તક જાણો છો કે અમે તેને MoM નો ઉપયોગ કરીને હલ કરીએ છીએ તો અમારે પૂછવું જોઈએ કે તેનો આધાર શું હતો પરીક્ષણ શું હતું તે જરૂરી નથી કે હંમેશા પલ્સ બેઝિસ હોય અને ડેલ્ટા ટેસ્ટ બરાબર હોય તેથી અત્યાર સુધી આપણે ખરેખર આ વિશે વધુ વિગતવાર વાત કરી નથી કે આપણે આ જમણી બાજુ ઈંસિડ્ન્ટ ક્ષેત્રની જમણી બાજુની ગણતરી કેવી રીતે કરી શકીએ